તેથી આ ચોક્કસ મોડ્યુલ સુધી આપણે વિવિધ સ્તરો વિશે વાત કરી છે સેન્સિંગ જેવા સ્તર તેની શરૂઆત સેન્સિંગ કનેક્ટિવિટીથી થઈ જેણે કમ્યુનિકેશન નેટવર્કિંગ સંભાળ લીધી અને વગેરે કનેક્ટિવિટી પ્રક્રિયા તેથી જે ડેટા એકત્રિત કરવામાં આવશે તેની પ્રક્રિયા કરવી પડશે તેથી પ્રક્રિયા વિશે આપણે વાત કરી છે અને તે પછી નિયંત્રણ આવે છે તેથી મૂળભૂત રીતે પ્રક્રિયાના આધારે કોઈ પ્રકારનો પ્રતિસાદ પાછો આપવો પડશે કોઈ પ્રકારનું નિયંત્રણ તેથી આના માટે ત્યાં વિવિધ પ્રક્રિયા નિયંત્રણ પદ્ધતિઓ છે ખાસ કરીને ઓટોમેશન ઉદ્યોગોમાં ઉદ્યોગો કે જે પીએલસી સ્કાડા વગેરે જેવી વિવિધ ઓટોમેશન તકનીકોને ટેકો આપે છે તેથી અમે આ દરેક તકનીકી પીએલસી સ્કાડા અને આના પર સંક્ષિપ્તમાં અને અંતમાં મેં તમને વચન આપ્યું કે કેસ સ્ટડીમાં તમને આ પીએલસી સ્કાડા સિસ્ટમનો ઉપયોગ બતાવીશ કે અમે આ પીએલસી સ્કાડા પ્રકારની સિસ્ટમની મદદથી કોઈ ચોક્કસ એપ્લિકેશનના અમલીકરણ માટે ઉપયોગ કર્યો છે તેથી હું તમને તે અંતમાં બતાવીશ તેથી ચાલો આપણે ખૂબ જ પ્રારંભથી ઔદ્યોગિક દૃશ્યમાં આ નિયંત્રણ ભાગને સમજવાની જરૂર છે તેથી ત્યાં જુદી જુદી પ્રક્રિયાઓ છે જે ઔદ્યોગિક સાધનોમાં આને નિયંત્રિત કરે છે તેઓ જે રીતે કાર્ય કરે છે અને તેથી વધુ તેથી ત્યાં વિવિધ ઇલેક્ટ્રો યાંત્રિક ઉપકરણો છે જે ત્યાં છે અને આ તેમની સંબંધિત સિસ્ટમ્સનો ઉપયોગ ઉદ્યોગોમાં કરવામાં આવે છે અને મશીનરીને પ્રતિક્રિયા આપે છે તે પ્રક્રિયા વપરાય છે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે તે પ્રક્રિયામાં છે તેનો અર્થ એ કે તે અમલ થઈ રહ્યો છે અને તેથી વધુ તેથી ત્યાં ચાર મુખ્ય ઘટકો છે અહીંનો પ્રથમ એક આપણે સમજવાની જરૂર છે પ્રથમ તે પ્રોસેસ વેરિયેબલ છે પ્રોસેસ વેરિયેબલ મૂળભૂત રીતે સેન્સર જેવા ઉપકરણોનો ઉપયોગ કરીને માપેલ પ્રક્રિયા પરિમાણોનાં મૂલ્યો છે તેથી આ પ્રોસેસ વેરિયેબલ અથવા આ પ્રક્રિયા પરિમાણોનાં મૂલ્યો સેન્સરની સહાયથી માપવામાં આવશે તે પછી સેટ પોઇન્ટ આવે છે સેટ પોઇન્ટએ પ્રક્રિયાના નિયંત્રિત કામગીરી માટે પ્રોગ્રામ પરિમાણોના મૂળભૂત મૂલ્યો હોય છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ફીડબેક નિયંત્રણ માટે છે તેથી પ્રક્રિયાના નિયંત્રિત કામગીરી માટે તે અમારી પાસે સેટ પોઇન્ટનો વિચાર છે જે પ્રક્રિયા પરિમાણોના માનક મૂલ્યો છે આગળ કંટ્રોલરનો વિચાર આવે છે તેથી કંટ્રોલર મૂળભૂત રીતે કેટલીક ક્રિયાઓ કરે છે તેથી સેટ પોઇન્ટ વેલ્યુ અને પ્રોસેસ વેરિયેબલ ના આધારે અથવા ક્રિયાઓનાં ચોક્કસ નિર્ણયો લે છે અને તે પ્રક્રિયા કરે તે પહેલાં તે પ્રોસેસ વેરિયેબલને સેટ પોઇન્ટ સાથે સરખાવે છે તેથી આ તે છે જે આ કંટ્રોલર છે અને આ તે છે જે તમે અહીં આ ચિત્રમાં જોઈ શકો છો તેથી આપણી પાસે આ કંટ્રોલર છે આપણી પાસે એક્ટ્યુએટર છે પ્રોસેસ છે અને મેઝરમેન્ટ છે તેથી મૂળભૂત રીતે આ નિયંત્રક સેટ પોઇન્ટ્સના આધારે આ કંટ્રોલર આ કંટ્રોલર કરે છે પછી એક્ટ્યુએટર આવે છે પ્રક્રિયા અહીં કરવામાં આવે છે વસ્તુઓ કેવી છે તેના મેઝરમેન્ટ ના આધારે તેથી આ કંટ્રોલરનો પાછો ફીડબેક છે તેથી આ ફીડબેક ચક્ર જ્યાં વર્તમાન પ્રક્રિયાના પરિમાણો અને તેથી વધુનાં મેઝરમેન્ટના આધારે છે કંટ્રોલર પર પાછા વળતી નિયંત્રણ લૂપ છે અને તે પછી આપણી પાસે મેનીપ્યુલેટિંગ વેરિયેબલછે જે પ્રક્રિયામાં ફેરફાર કરવાના નિયંત્રણના નિર્ણયના આધારે મૂળરૂપે પ્રોસેસ વેરિયેબલમાં ફેરફાર કરે છે તેથી આ મહત્વપૂર્ણ ભાગ છે આ ચોક્કસ પ્રોસેસ વેરિયેબલની મેનીપ્યુલેશન એ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને તે માટે આ મેઝરમેન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે તો ચાલો આપણે આ કંટ્રોલ લૂપ તરફ ધ્યાન આપીએ કારણ કે તે આ કંટ્રોલ લૂપ છે જે આખી પ્રક્રિયા કંટ્રોલ ઓટોમેશનનો સંપૂર્ણ આકર્ષક ભાગ છે તેથી આ કંટ્રોલ લૂપએ ઔદ્યોગિક કંટ્રોલ સિસ્ટમોનું મૂળભૂત તત્વ છે અને આ મૂળભૂત રીતે આ કંટ્રોલ લૂપ્સ સ્વચાલિત નિયંત્રણ માનવરહિત સ્વાયત નિયંત્રણમાં મદદ કરે છે આ નિયંત્રણ લૂપની સહાયથી ઔદ્યોગિક પ્રોસેસ વેરિયેબલનું સ્વચાલિત નિયંત્રણ કરવામાં આવે છે તેથી ત્યાં બે પ્રકારના કંટ્રોલ લૂપ છે એક ઓપન કંટ્રોલ લૂપ છે અને બીજી ફીડબેક કંટ્રોલ અથવા કલોઝડ લૂપ કંટ્રોલ છે તેથી ઓપન લૂપ કંટ્રોલ ઓપન લૂપ કંટ્રોલમા નિર્ણય પ્રોસેસ વેરિયેબલથી સ્વતંત્ર બનાવવામાં આવે છે પ્રોસેસ વેરિયેબલ કરતાં સ્વતંત્ર નિયંત્રણ જ્યારે કલોઝડ લૂપ કંટ્રોલ મિકેનિઝમની પ્રતિક્રિયા પદ્ધતિમાં કંટ્રોલ નિર્ણય મૂળભૂત પ્રોસેસ વેરિયેબલના માપેલા મૂલ્ય પર આધારિત છે તેથી નિયંત્રણ બે પ્રકારના હોય છે તેથી ત્યાં વિવિધ ઔદ્યોગિક કંટ્રોલ સિસ્ટમો છે જેનો ઉપયોગ પ્રક્રિયા નિયંત્રણ માટે થાય છે એક પીએલસી છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર બીજું છે ડિસ્ટ્રિબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ્સ અને ત્રીજો સ્કાડા છે જે સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન માટે વપરાય છે સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન સ્કાડા તેથી આ સ્કાડા અને સ્કાડા એ મૂળભૂત રીતે પીએલસીવિચારનો ઉપયોગ કરે છે તેથી આ પીએલસી શું છે તેથી મૂળભૂત રીતે પીએલસી એ ઔદ્યોગિક નિયંત્રણ સિસ્ટમ છે તેથી તે નિયંત્રણ પ્રણાલીમાં ઔદ્યોગિક કંટ્રોલર છે અને આ ઔદ્યોગિક પ્રક્રિયાઓની દેખરેખ નિયંત્રણ પ્રોગ્રામિંગ લોજિક પર આધારિત છે તેથી કમ્પ્યુટર પ્રોગ્રામ પાસે સિસ્ટમોને સૂચનોનો પૂર્વવ્યાખ્યાયિત સેટ છે અને તેના આધારે નિયંત્રણ ક્રિયાઓ લેવામાં આવે છે અને તેના માટે પ્રથમ દેખરેખ નિયંત્રણ કરવું પડશે તેથી તેમાં પ્રોસેસર યુનિટ મેમરી યુનિટ અને પાવર સપ્લાય અને કમ્યુનિકેશન મોડ્યુલો છે તેનો ઉપયોગ એસેમ્બલી લાઇનો અને રોબોટિક મેન્યુફેક્ચરિંગ ડિવાઇસીસમાં ઘણો થાય છે તેથી આજકાલ બધી એસેમ્બલી લાઇન વસ્તુઓ જ્યાં ઓટોમેશન છે રોબોટિક ઉત્પાદન સુવિધાઓ મોટે ભાગે તમે જોશો કે જે વપરાય છે તે આ વિવિધ પીએલસી છે જે વિવિધ સ્વરૂપોમાં છે ડિસ્ટ્રિબ્યૂટેડ કંટ્રોલ સિસ્ટમો ખાસ રચાયેલ કંટ્રોલ સિસ્ટમ્સ છે જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં કંટ્રોલ લૂપ ધરાવતા ઉચ્ચ વિતરિત પ્લાન્ટ્સને નિયંત્રિત કરવા માટે થાય છે મોટી સંખ્યામાં કંટ્રોલ લૂપ્સ એ ડીસીએસના ઉપયોગની લાક્ષણિકતાઓ છે અને ડીસીએસ મૂળભૂત રીતે વધેલી વિશ્વસનીયતા પ્રદાન કરે છે કારણ કે ત્યાં વિતરિત નિયંત્રણ છે તેથી જો તમે નિયંત્રણ વિતરિત કર્યું છે તો તે મૂળભૂત રીતે મોટી વિશ્વસનીયતા પ્રદાન કરે છે કારણ કે નિયંત્રણ પોતે જ વિતરિત કરવામાં આવ્યું છે તેથી જો એક ઘટક નિષ્ફળ જાય છે તો તમે હજી પણ સુધારેલ વિશ્વસનીયતા મેળવશો ડીસીએસમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય ઘટકો છે સેન્ટ્રલ સુપરવાઇઝરી કંટ્રોલર ડિસ્ટ્રિબ્યુટેડ કંટ્રોલર ફીલ્ડ ઉપકરણો જેવા કે સેન્સર્સ એક્ટ્યુએટર્સ અને આ કમ્યુનિકેશન બેકબોન હાઇ સ્પીડ નેટવર્ક કમ્યુનિકેશન જે હાઇ સ્પીડ હોવી જોઈએ તે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં વિવિધ સંદેશાવ્યવહાર આવશ્યકતાઓને પૂરી કરવાની જરૂરિયાત છે ખાસ કરીને ઉત્પાદન પ્રક્રિયા પ્લાન્ટ અને વધુ તેથી હવે આપણે સ્કાડા પર એક નજર કરીએ જે ખૂબ જ લોકપ્રિય છે ઔદ્યોગિક ઓટોમેશન પ્લાન્ટમાં સ્કાડા ખૂબ જ લોકપ્રિય છે અને ઇન્ડસ્ટ્રી 4 0 સંદર્ભમાં આ ખૂબ આકર્ષક છે કારણ કે આ મૂળભૂત રીતે બિલ્ડિંગ બ્લોક્સ છે કારણ કે ઉદ્યોગ 4 માં આપણે ઘણું ઓટોમેશન વિવિધ મશીનો વચ્ચે સ્વાયત્ત કનેક્ટિવિટી સ્વાયત્ત મોનિટરિંગ નિયંત્રણ ફીડબેક વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ પ્રકારનું સ્કાડાએ આધારિત ઉપકરણ મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રી 4 0 ની આવશ્યકતાઓને પ્રાપ્ત કરવા માટે મદદરૂપ છે તેથી ઔદ્યોગિક પ્રક્રિયા ઓટોમેશન સિસ્ટમ્સનો ઉપયોગ સ્વચાલિત ટ્રાફિક મેનેજમેન્ટ પછી પાણી વિતરણ ઇલેક્ટ્રિકલ પાવર ગ્રીડ અને આથી વધુમાં થાય છે અને આ વિશેષ વ્યાખ્યાનમાં હું તમને પાણી વિતરણ પ્રણાલીમાં સ્કાડાના ઉપયોગનો કેસ સ્ટડી બતાવવા જઈશ પરંતુ તેનો ઉપયોગ અન્ય પ્લાન્ટ્સમાં પણ થઈ શકે છે તેથી પાણી વિતરણ પ્રણાલીમા હું તમને બતાવીશ કે અમે સ્કાડા આધારિત કન્ટ્રોલ સિસ્ટમનો ઉપયોગ આઈઆઈટી ખડગપુર ખાતેના અમારા કેમ્પસમાં એક ટેસ્ટ બેડ સ્કેલ પાણીના વિતરણને મોનિટર કરવા માટે કરી રહ્યા છીએ તેથી આ કેટલાક જુદા જુદા ઘટકો છે સેન્સર રિલેઝ ટેલિમેટ્રી યુનિટ્સ સ્કાડા માસ્ટર યુનિટ એચએમઆઈ એટલે કે હ્યુમન મશીન ઇંટરફેસ અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ વિવિધ સુવિધાઓ છે જેનો ઉપયોગ થાય છે અને આ વિવિધ ઘટકો છે જેનો ઉપયોગ થાય છે તેથી અહીં સ્કાડાનું આર્કિટેક્ચર છે તેથી અહીં આપણી પાસે છે જે તમે જોઈ શકો છો કે આપણે એચએમઆઈથી પ્રારંભ કરીએ છીએ જે હ્યુમન મશીન ઇંટરફેસ છે તે પછી માસ્ટર યુનિટ આવે છે જે એચએમઆઈથી ડિજિટલ સિગ્નલ લે છે અને તે પછી તેને એનાલોગ સિગ્નલમાં ફેરવે છે તેથી આ મૂળભૂત રીતે આ માસ્ટર યુનિટ એચએમઆઈ અને સંદેશાવ્યવહારકમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે બેસે છે અને ડિજિટલ સિગ્નલોને એનાલોગ અને એનાલોગ સિગ્નલોને ડિજિટલ અને તેનાથી વિરુદ્ધ રૂપાંતરિત કરે છે રૂપાંતરણ પછી આ ચોક્કસ સંકેત આ કમ્યુનિકેશન નેટવર્કમાંથી વહે છે અને પી આરટીયુમાં જાય છે માંથી સેન્સર્સ એક્ચ્યુએટર્સ વિવિધ ફીલ્ડ ઉપકરણો આની જેમ નિયંત્રિત થાય છે અને વધુ આગળ અને આ કમ્યુનિકેશન નેટવર્ક દ્વિ માર્ગ સંદેશાવ્યવહાર છે કારણ કે આપણે અહીં જોઈ શકીએ છીએ કે બે માથાવાળું તીર ડબલ હેડ એરો મૂળભૂત રીતે તે રજૂ કરે છે કે જ્યાં ડબલ સાઇડ કમ્યુનિકેશન સ્કાડા સિસ્ટમ્સ છે તેથી હમણાં હું તમને સ્કાડા અને પીએલસીના ઉપયોગની એક એપ્લિકેશન બતાવવા જઈ રહ્યો છું આ એપ્લિકેશન મેં જળ ક્ષેત્રમાંથી પસંદ કરી છે પાણીનું વિતરણ ખાસ કરીને અને આ મૂળભૂત સુવિધા છે જે અમારી પાસે આઈઆઈટી ખડગપુરમાં જળ સંસાધનોની શાળામાં સ્કૂલ ઓફ વોટર રિસોર્સિસ છે તેથી પાણીના વિતરણ મોનિટરિંગ માટે આ એક પ્રકારનું લેબ ટેસ્ટ બેડ સેટઅપ છે ખાસ કરીને લિકેજ અને સ્વાયત્ત અને સતત દેખરેખના સંદર્ભમાં તેથી પાણીના લીકેજને ધ્યાનમાં રાખતા પાણીના પાઈપોનું નિરીક્ષણ કરવું અને તે પાણીની ગુણવત્તાના નિરીક્ષણના અન્ય પ્રકારો માટે પણ આગળ વધારવામાં આવી શકે છે હવે મારી સાથે પ્રોફેસર મનોજકુમાર તિવારી છે જે જળ સંસાધનોની શાળા સ્કૂલ ઓફ વોટર રિસોર્સિસમાં ફેકલ્ટી સભ્ય છે અને મિસ ડીના પણ છે જે આ વિભાગમાં પીએચડીની વિદ્યાર્થીની છે તેથી હું તમને વિનંતી કરીશ કે એમની પાસેની આ વિશેષ સુવિધા વિશે થોડુંક સમજાવવા વિશે વાત કરે તો પ્રોફેસર તિવારી શું તમે સમજાવી શકો કે આ સેટઅપ શું છે આભાર પ્રોફેસર મિશ્રા તેથી ખરેખર તમે અહીં જે જોઇ રહ્યાં છો તે જ છે કે પ્રોફેસર મિશ્રાએ સૂચવ્યું તે પાણીના વિતરણ માટે એક ટેસ્ટ બેડ છે તેથી તે પાણી વિતરણ નેટવર્ક માટેનો એક પ્રકારનુ નાનુરૂપ છે સામાન્ય રીતે આપણે ખેતરોમાં શું જોઇએ છે ત્યાં વિવિધ કદના પાઈપો છે જે મેઈન સબ મેઈન અને બ્રાન્ચ અથવા ડિસ્ટ્રીબ્યુશન પાઇપ્સનું પ્રતિનિધિત્વ કરે છે અને આ નેટવર્ક વિવિધ દબાણ મીટરપ્રેશર મીટરથી સરસ રીતે સજ્જ છે હવે હું તમને પી અને સ્કાડા આધારિત સિસ્ટમના ઉપયોગનું પ્રાયોગિક નિદર્શન બતાવવાનો છું તેથી આ વિશિષ્ટ સિસ્ટમ જળ વિતરણ નિરીક્ષણ વિશે છે અને અમારી પાસે આઈઆઈટી ખડગપુરમાં જળ સંસાધનોની શાળા સ્કૂલ ઓફ વોટર રિસોર્સિસમાં એક સિસ્ટમ છે અને આ વિશિષ્ટ સિસ્ટમ મૂળભૂત રીતે પાણીના વિતરણનું નિરીક્ષણ કરે છે અને તે પાણીની ગુણવત્તા માટે પણ વિસ્તૃત કરી શકાય છે હવે મારી સાથે જળ સંસાધનોની શાળા સ્કૂલ ઓફ વોટર રિસોર્સિસના પ્રોફેસર મનોજકુમાર તિવારી અને મિસ ડીના જે અહીંના પીએચડી વિદ્યાર્થીની છે તેથી હું તેમને વિનંતી કરીશ કે તેમની પાસેની આ વિશેષ સુવિધા વિશે વધુ સમજાવે અને પછી આપણે પાણી વિતરણમાં સ્કાડા ની એપ્લિકેશન્સ પર પણ ધ્યાન આપીશું તો પ્રોફેસર તિવારી તમારી પાસે આ સુવિધા શું છે તે કૃપા કરીને તમે સમજાવી શકશો આભાર પ્રોફેસર મિશ્રા ખરેખર આ એક જળ વિતરણ નેટવર્કનું એક નાનુરૂપ છે તે એવું નેટવર્ક છે જે આપણે વાસ્તવિક ક્ષેત્રમાં જોઈએ છીએ તેથી તમે જોઈ શકો છો કે ત્યાં વિવિધ પાઇપ સાઈઝ છે તેથી કેટલાક મુખ્ય પ્રકારનું અનુકરણ કરી રહ્યા છે પછી સબ મેઈન અને બ્રાન્ચ પાઇપ તેથી આ નેટવર્ક વિકસાવવાનો વિચાર એ છે કે જે વાસ્તવિક ક્ષેત્રમાં થાય છે તે વસ્તુઓનું પરીક્ષણ કરવું તેથી આ નેટવર્ક અથવા આ સિસ્ટમ સ્કાડા અને પીએલસી આધારિત સિસ્ટમો દ્વારા વાસ્તવિક સમયમાં તેને નિયંત્રિત મોનિટર કરવા અને સંચાલિત કરવા માટે વિવિધ પ્રેશર સેન્સર ફ્લો મોનિટર અને એક્ચ્યુએટર્સથી સજ્જ છે ડીના આ સિસ્ટમ પર કામ કરે છે તેથી તેણી સિસ્ટમની વિગતોને વધુ સમજાવશે તો ડીના કૃપા કરી તમે સમજાવી શકશો અહીં વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે આભાર સાહેબ જેમ કે પહેલેથી જ સમજાવાયું છે કે આ એક વાસ્તવિક પાણી વિતરણ નેટવર્કનો એક નાનુરૂપ છે અને આપણે બધા જાણીએ છીએ કે જળ વિતરણ નેટવર્ક વિશાળ વિસ્તારોમાં વિસ્તરે છે આથી તેનું જાતે દેખરેખ એક ખૂબ જ પડકારજનક કાર્ય છે તેથી અમારા કાર્યનો ઉદ્દેશ સ્કાડા અને પીએલસીના ઉપયોગ દ્વારા આ સિસ્ટમોની દૂરસ્થ દેખરેખની પદ્ધતિ ઘડવાનો છે જ્યારે આપણે પાણી વિતરણ નેટવર્ક પર આવીએ છીએ ત્યારે ગુણવત્તા અને માત્રા બંને પરિમાણો મહત્વપૂર્ણ છે અને હમણાં આપણે ફક્ત માત્રાના પરિમાણોનું નિરીક્ષણ કરી રહ્યા છીએ જે આવશ્યકપણે સિસ્ટમના મધ્યવર્તી સ્થળો પર દબાણ અને સિસ્ટમના ડિમાન્ડ નોડ્સનો પ્રવાહ દર છે જેથી અહીં ઉદાહરણ તરીકે આપણે આ જૂંકશનએ દબાણ માપવા માટે પાઇપ નેટવર્કના જંકશન પર પ્રેશરદબાણ સેન્સર સ્થાપિત કરેલ છે તેવી જ રીતે આ નેટવર્કનાં ઘણા સ્થળોએ આપણી પાસે પ્રેશરદબાણ સેન્સર છે ફરીથી આપણી પાસે અહીં એક્ટ્યુએટર્સ છે જે નેટવર્કના જુદા જુદા સ્થળોએ સ્થાપિત કરેલા છે તેથી આ એક્ટ્યુએટર્સ ખરેખર એવા ઉપકરણો છે જ્યાંથી આપણે સ્થળોની માંગના દરને નિયંત્રિત કરી શકીએ છીએ તેથી અહીં આપણી પાસે એક્ટ્યુએટર્સ છે જે નેટવર્કના જુદા જુદા સ્થળોએ સ્થિત છે અને આ એક્ટ્યુએટર્સ મૂળરૂપે નિયંત્રણ ઉપકરણો છે જ્યાં આપણે નેટવર્કમાં આ સ્થાનો દ્વારા થતી માંગને વધારી અથવા ઘટાડી શકીએ તેથી જો હું ખરેખર ઉમેરી શકું તો આ પ્રવાહ જંકશનમાંથી કેટલો પ્રવાહ જાળવવો છે તે ખોલવાનો જથ્થો આવા એક્ક્યુએટર્સ સાથે નિયંત્રિત કરી શકાય છે તેથી આ એક્ટ્યુએટર્સ કોઈ જંકશનથી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અથવા ડિસ્ટ્રિબ્યુશન પાઇપના પ્રવાહને નિયંત્રિત કરી શકશે અને આ આથી વધુ આ એક્ટ્યુએટર્સ દૂરથી નિયંત્રિત કરી શકાય છે દૂરથી દેખરેખ રાખી શકાય છે તેથી વાસ્તવિક સમય સિસ્ટમની જેમ આપણે હંમેશા પાઇપમાં પ્રવાહને નિયંત્રિત કરવા માટે અથવા કોઈ વિશિષ્ટ ક્ષેત્રની ડિસ્ટ્રિબ્યુશન અથવા માંગને જાળવવા માટે ક્ષેત્રમાં જવાની જરૂર નથી તેથી હવે પછીનો ઘટક હું બતાવવા જઈ રહ્યો છું તે ફ્લો મીટર છે પાઇપ નેટવર્કમાં ફ્લો મીટર એ આવશ્યકપણે માંગનાર નોડ છે જ્યાંથી ગ્રાહકો તેમની આવશ્યકતા પ્રમાણે પાણી લઈ શકે છે તેથી અહીં અમારી પાસે જાતે પેડલ વ્હીલ ફ્લો મીટર છે જે અહીં પેડલ વ્હીલ ફ્લો મીટર દ્વારા પ્રવાહને જાણવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરથી જોડાયેલ છે તેથી સ્કાડા સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરનું દૂરથી નિરીક્ષણ કરવામાં આવે છે અને ડેટા અમારી સિસ્ટમમાં અમને ઉપલબ્ધ થાય છે બરાબર તેથી ડીના આ ફ્લો મીટર શું છે તે શું કરે છે સાહેબ મૂળભૂત રીતે ફ્લો મીટર અહીં સ્થાપિત થયેલ છે તેથી આપણે જાણીએ છીએ કે ગ્રાહક કેટલી માંગણી કરે છે અને આ ડેટા ખરેખર વાસ્તવિક સિસ્ટમોમાં જરૂરી છે આ ગ્રાહકે પાણીનો કેટલો ઉપયોગ કરી રહ્યા છે તેના જથ્થા પર ગ્રાહકોને બિલ આપવું જરૂરી છે તેથી પ્રત્યક્ષ સમયમાં દરેક વસ્તુનું નિરીક્ષણ કરી શકાય છે તે સ્કાડામાં સ્કાડા આધારિત સિસ્ટમો તેથી ખરેખર આ ફ્લો મીટર આપેલ સમય પર વહેતા પાણીના જથ્થાને આવશ્યકપણે રેકોર્ડ કરે છે અને તે પછી તેમાં ટોટલાઇઝર પણ છે તેથી આ સમયગાળા દરમિયાન આ પાઇપમાંથી કુલ કેટલુ પાણી કેવી રીતે પસાર થયું તે આપણે જાણી શકીએ છીએ અને તે જ છે જેનો ઉપયોગ ગ્રાહકોને બિલિંગ કરતી વખતે કરવામાં આવે છે કારણ કે તેમના ઘરોમાં કેટલું પાણી પસાર થયું છે અને તેઓએ કેટલો વપરાશ કર્યો છે જેથી તેના આધારે પાણી માટેનું બિલિંગ કરી શકાય છે તેથી ડીના તેથી તમે આ વિશેષ સાધન વિશે થોડું વધુ સમજાવી શકો છો વિસ્કોમીટર હા સાહેબ તેથી આ પેડલ વ્હીલ ફ્લો મીટર ને ખેંચાણની જરૂર છે અને જેથી આ રીતે આપણે પેડલ વ્હીલ ફ્લો મીટર ખોલીશું જેવું આ પેડલ વ્હીલ ફ્લો મીટર ખોલવામાં આવે છે તેમાં પાણીનો પ્રવાહ સ્થિર થાય છે આ પેડલ વ્હીલ ફ્લો મીટર દ્વારા પ્રવાહ દર માટેનું વાંચન અહીં પ્રદર્શિત કરવામાં આવશે અને સમય જતાં આ ફ્લો મીટરમાંથી પસાર થતા પાણીનો કુલ જથ્થો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે તેથી અત્યારે ત્યાં કોઈ પ્રવાહ નથી તેથી તે ત્વરિત પ્રવાહ પ્રતિ કલાક 0 મીટર ઘન બતાવી રહ્યું છે પરંતુ ટોટલાઇઝર કહે છે કે તે છે તે મૂળભૂત રીતે 1300 મીટર ઘન ફ્લો આપેલા સમયગાળામાં પસાર થઈ ગયું છે તેથી થી આ ઓપેરશન ઇન્સ્ટોલ કર્યું હતું અથવા 0 પોઇન્ટ પર ફરીથી સેટ કર્યું તે બિંદુથી આગળ ત્યાં 1345 મીટર ક્યુબ ફ્લો પસાર થઈ ચૂક્યો છે શું તમારી પાસે અહીં બીજું કંઇક છે તમારી પાસે હોઈ શકે છે કે સાધન અન્ય સાધનો જેવા કે વેધર મોનિટરિંગ સ્ટેશન અહીં તે બરાબર જોઈ શકાય છે આ મૂળભૂત રીતે ડેટા પણ એકઠા કરે છે અને આ નેટવર્કમાંથી વાસ્તવિક સમયનો હવામાન ડેટા પરિવહન કરે છે અન્ય રસપ્રદ કાર્ય જે અમે કરી રહ્યા છીએ તે એ કારણે કે વાસ્તવિક ક્ષેત્ર નેટવર્કમાં એક મોટો પડકાર પાણીની ખોટની બાબતમાં છે તેથી ભારતના શહેરી વિતરણ નેટવર્કમાં વિતરણ નેટવર્ક્સને ફક્ત 40 ટકા ફક્ત કહેવામાં નુકસાનીનો સામનો કરવો પડે છે તે એક મોટી રકમ છે અને ત્યાં વાસ્તવિક રીતે અથવા તે પછીના મૂળભૂત રીતે આ નુકસાનને શોધવા માટે ત્યાં કોઈ મિકેનિઝમ નથી જ્યાં સુધી આપણે શોધીના કાઢીએ ત્યાં સુધી ત્યાં કોઈ સુધારણા શક્ય નથી તેથી પ્રથમ પડકાર એ તપાસ છે તેથી આ પ્રકારના એક્ટ્યુએટર્સ સાથે આપણે આ નેટવર્ક્સમાં કૃત્રિમ રીતે લીક્સ બનાવીએ છીએ અને તે પછી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાંથી લિકેજની વાસ્તવિક સમય તપાસ માટે સિસ્ટમ વિકસાવીએ છીએ તેથી પ્રોફેસર તિવારી અગાઉ તમે કહ્યું હતું કે હાલમાં તમારી પાસે જે પાણીની દેખરેખ છે ખાસ કરીને વિતરણ નેટવર્ક પરના વિતરણ પર નિયંત્રણ અને તે પાણીની ગુણવત્તાની દેખરેખ ઉપરાંત નેટવર્કના જુદા જુદા સ્થળો માટે વિસ્તૃત થઈ શકે છે ચોક્કસ ચોક્કસપણે તેથી જેમ કે આપણે ગુણવત્તાયુક્ત પરિમાણને દેખરેખ કરી રહ્યા છીએ કે જથ્થાના પરિમાણો આપણને સેન્સરની જરૂર છે જેમ કે આપણી પાસે પ્રેશરદબાણ સેન્સર છે જે વિતરણ લાઇનમાં દબાણનું નિરીક્ષણ કરે છે આપણે અલબત્ત જળ ગુણવત્તાવાળા સેન્સર જેવા કે શેષ કલોરિન પીએચ ઓઆરપી ટીડીએસ સ્થાપિત કરી શકીએ છીએ તેથી આના માટે સેન્સર ઉપલબ્ધ છે અને જો આપણે આ નેટવર્કમાં તે સેન્સર ઇન્સ્ટોલ કરીએ છીએ જે આખરે આપણને થાય કે આપણને તે વિશે થોડો ખ્યાલ હોય તેથી જ્યારે આપણે આ વસ્તુઓમાં આ સેન્સર્સ સ્થાપિત કરીએ છીએ જેથી આપણે વાસ્તવિક સમયની પાણીની ગુણવત્તાના પરિમાણો પણ મેળવી શકીએ છીએ તેથી આપણે મૂળભૂત રીતે ગ્રાહકોને ખાતરી આપી શકીએ કે તેઓ તેમના વિતરણ નેટવર્ક દ્વારા અથવા તેમના પાણી પુરવઠા પ્રણાલીઓ દ્વારા જે પાણીની ગુણવત્તા મેળવી રહ્યા છે તે સુવાહ્યપોર્ટેબલ ગુણવત્તા અથવા ઘરેલુ ઉપયોગ માટેની ગુણવત્તાવાળુ છે તેથી આ જુદાં જુદાં સેન્સર મૂલ્યો છે આ ચોક્કસ સ્થાન સાથે પણ ટેગ કરેલા છે કે જ્યાંથી આ વિશિષ્ટ મૂલ્ય આવી રહ્યું છે તેથી પછી ભલે તે જથ્થા અથવા ગુણવત્તાના સંદર્ભમાં હોય તેથી જે ચોક્કસ વાંચન આવી રહ્યું છે તેથી કોઈ જાણી શકે છે કે આ તે ચોક્કસ બિંદુ અથવા સ્થાન છે કે જ્યાંથી આ સેન્સર મૂલ્ય આવ્યું છે ચોક્કસ પ્રોફેસર મિશ્રા તેથી આ બધા ઉપકરણો સેન્સર ભૌગોલિક ટેગ પણ કરી શકાય છે તો ચાલો આપણે નીચે જઈએ અને ત્યાં આપણે જોઈએ કે જુદા જુદા સ્થળોએ સ્થિત આ સેન્સર્સ આ વસ્તુમાં કેવી રીતે ટેગકર્યા છે જેથી તમે તે ખાસ જાણી શકો છો કયા સ્થાનેથી સંપૂર્ણપણે ડેટા ક્યાંથી આવ્યો છે કયા સ્થાનથી આપણે કેટલું વાંચન અથવા ગુણવત્તા અથવા જથ્થાના સેન્સરની સહાયથી આ વાસ્તવિક સ્થાનો વાસ્તવિક સમયમાં દેખરેખ કરી શકીએ છીએ તેથી આપણે જે અત્યાર સુધી જોયું છે તે મૂળભૂત રીતે પાણી વિતરણ નેટવર્ક છે તેનો ભૌતિક ભાગ છે કેવી રીતે ટેસ્ટ બેડ વિવિધ પાણીના પાઈપો તેમની શાખાઓ અને તેનાથી વધુ બતાવેછે તેઓ કેવી રીતે રચાયેલ છે તેઓ કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેઓ કેવી રીતે સ્થિત થયેલ છે જે આપણે જોયું છે આપણે એ પણ જોયું છે કે ત્યાં વિવિધ સેન્સર છે આઇઓટી ડિવાઇસ જેવા કે પાણી પ્રેશર સેન્સર અને અન્ય પાણીના દેખરેખ સેન્સર વિવિધ બિંદુઓ પર સ્થિત છે અને આ સેન્સરના મૂલ્યો પણ ચોક્કસ ભૌગોલિક સ્થાન સાથે ટેગ કરેલ છે જ્યાંથી ચોક્કસ મૂલ્ય આવે છે તેથી આ બધી બાબતોનું ધ્યાન કેન્દ્રિત બિંદુથી કરી શકાય છે જ્યાં મૂળભૂત રીતે કોઈ બેસીને દેખરેખ કરી શકે છે તે જળ વિતરણ પ્રણાલીના સંપૂર્ણ ચિત્ર પર નજર રાખી શકે છે તેથી આપણે નીચે બીજી જગ્યાએ જઇ રહ્યા છીએ જ્યાંથી આ વિશેષ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે અને આપણે તે સ્થાનથી તે કેવી રીતે નિરીક્ષણ કરવામાં આવે છે તેના પર એક નજર કરી શકીએ છીએ તે સ્કાડા સાથે સક્ષમ છે તે પી થી સક્ષમ છે તેથી આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ સ્કાડા અને પી આધારિત સિસ્ટમ આપણને કેન્દ્રિત રીતે સમગ્ર પાણી વિતરણ નેટવર્કનું નિરીક્ષણ કરવામાં કેવી રીતે મદદ કરે છે તેથી અમે કંટ્રોલ રૂમમાં છીએ જે તમે અત્યાર સુધી જોયું તેમ જળ વિતરણ સિસ્ટમનું દેખરેખ કરી શકાય છે અને કેન્દ્રિય રીતે તે નિયંત્રિત કરી શકાય છે તેથી મારી પીઠ પાછળ મૂળરૂપે પીએલસી કંટ્રોલર છે અને મારી ડાબી બાજુએ સ્કાડા આધારિત સિસ્ટમ છે જે નિરીક્ષણ નિયંત્રણ અને દેખરેખમાં મદદ કરે છે જેથી અમારી પાસે જે છે તે હું તમને બતાવીશ જેમકે આ ખાસ પેનલની અંદર શું છે તે આ પી નિયંત્રણ પેનલ છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો અહીં ઘણું વીજાણુવિજ્ઞાન અને તેથી વધુ છે તેથી આ પીએલસી નિયંત્રક મુખ્ય વસ્તુ છે આ મુખ્ય પી નિયંત્રક અને ડીના હવે હું તમને વિનંતી કરીશ કે અહીં જે વિવિધ કાર્યક્ષમતા છે તે સમજાવવી ચોક્કસ સાહેબ સાહેબ તમે અહીં જોઈ શકો છો કે ઉપરના ફ્લોર પર અહીં વાયર સેન્સર સાથે જોડાયેલા છે જે આપણે પહેલા સિસ્ટમ જોઇ હતી જેથી બધા દબાણપ્રેસર સિગ્નલો અને ફ્લો સિગ્નલો એનાલોગ સ્વરૂપમાં હોય છે અને તે આ વાયરની સિસ્ટમમાં સ્થાનાંતરિત થાય છે તેથી અહીં આ બધા ઘટકો મૂળભૂત રીતે એનાલોગ સંકેતસિગ્નલને ડિજિટલ સ્વરૂપમાં બદલવા માટે છે અને આ ઘટકો તે હેતુ માટે છે બરાબર જો કે આ સિસ્ટમનો મુખ્ય ભાગ છે જ્યાં આ એનાલોગ ઇનપુટ સિગ્નલ છે આ બે એનાલોગ આઉટપુટ છે અને આ ડિજિટલ આઉટપુટ છે અને જેમ તમે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તે આ પી તેથી હું આમાં થોડું વધારે ઉમેરીશ કારણ કે આપણે આ એક બિલ્ડિંગની છત ઉપર નેટવર્ક સ્થાપિત કર્યું છે જેથી આપણે સિગ્નલો મેળવી રહ્યા છીએ અથવા જે આ વાયર દ્વારા સેન્સર દ્વારા દેખરેખ કરવામાં આવે છે પરંતુ જ્યારે આપણે તેને સ્કાડા સિસ્ટમ્સ અથવા રીઅલ ફિલ્ડ સિસ્ટમ્સમાં જ્યારે લાગુ પાડીએ છીએ ત્યારે આપણે તેને મોટા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક કહીએ છીએ જે સિસ્ટમ થોડા સ્થળોએ છે તેથી તે ખૂબ મુશ્કેલ છે દૂરના પોઇન્ટથી વાયરવાળા સિગ્નલ મેળવવા માટે જેથી આપણે જે વાપરી શકીએ છીએ તે છે કે આપણે વાયરલેસ તકનીકનો ઉપયોગ કરી શકીએ તેથી ડેટા રેકોર્ડ કરનારા સેન્સર્સ અને બિન તારી સંચારવાયરલેસ કમ્યુનિકેશન દ્વારા તે સીધા પી તેથી મૂળભૂત રીતે તમે જે બોલી રહ્યાં છો તે છે કે વાયર્ડ ટેક્નોલજીનો ઉપયોગ કરવાને બદલે આપણે આ ચોક્કસ નિયંત્રકને વાસ્તવિક સેન્સરમાંથી ડેટા મોકલવા માટે બિન તારી સંચારવાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ચોક્કસ અને તે ખરેખર સ્થાને છે અને તે થોડા સ્થળોએ પહેલાથી સ્થાપિત કરેલું છે અને જેમ તમે કહી રહ્યા હતા તે મૂળભૂત રીતે વધુ ઉપયોગી અને વધુ અનુકૂળ છે કારણ કે વાયરલેસ તકનીકમાં તમારે ખરેખર ખાડો ખોદવો અને તેમાંથી વાયરને પસાર કરવાની જરૂર નથી સંપૂર્ણપણે તમારે વિવિધ તાર દ્વારા જોડાવાની જરૂર નથી જેથી તે વધુ સરળ બન્યું કારણ કે તમારે મૂળભૂત રીતે આ પ્રકારની લાંબી વાયર્ડ સિસ્ટમ સ્થાપિત કરવાની જરૂર રહેતી નથી કે જેનાથી આ બધી માહિતી પી પર લાવવામાં આવે છે ફક્ત સેન્સર તેને રેકોર્ડ કરે છે અને બિન તારી સંચારવાયરલેસ કમ્યુનિકેશન દ્વારા તે સીધા પી સિસ્ટમમાં મોકલે છે અને પછી બાકીની પ્રક્રિયા સરળ બને છે તેથી મારી જમણી બાજુએ સ્કાડા એચએમઆઈ છે જે સુસ્પષ્ટપણે રીતે તમને સમગ્ર જળ વિતરણ પ્રણાલી પર નજર રાખવા અને મૂળભૂત રીતે કયા સ્થળેથી કેટલું પાણી વહી રહ્યું છે તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવામાં મદદ કરે છે અને જો ત્યાં કોઈ પાણી લિકેજ હોય તો તે બિંદુઓને આ ચોક્કસ ઇન્ટરફેસ દ્વારા શોધી શકાય છે તેથી શું તમે અમને બતાવી શકો છો કે આપણે કેવી રીતે આ ખાસ પેનલમાં લિકેજને દેખરેખ કરી શકીએ ચોક્કસ સાહેબ સાહેબ એક પ્રાયોગિક હેતુ માટે જો હું કોઈ સ્થળે લિકેજ બતાવવા માંગું છું તો હું એચએમઆઈનો નિયંત્રણ ધરાવતા એક્ચ્યુએટર્સનો ઉપયોગ કરીશ તેથી અહીં તમે જોઈ શકો છો કે અહીં તે હવે શૂન્ય ટકા છે તેનો અર્થ એ છે કે ત્યાં કોઈ લિકેજ નથી તેથી હું હમણાં જ અહીં ક્લિક કરું છું અને હું જે બતાવવા માંગુ છું તેવા લિકેજની ઇચ્છિત ટકાવારીને ક્લિક કરું છું અને તે જ ટકાવારી વાસ્તવિક સિસ્ટમમાં થશે અને અહીં બતાવ્યા પ્રમાણે પાણી વહી જશે જેથી આ ચુવાણનું ખરેખર દેખરેખ કરવામાં આવે છે જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ તે લિકેજની તપાસ કારણ કે આ એક પ્રાયોગિક નેટવર્ક છે તેથી અહીં આપણે કૃત્રિમ રીતે લિકેજ બનાવીએ છીએ અને તે પછી સોફ્ટવેર સિમ્યુલેશન દ્વારા જે અમે વિકસાવી રહ્યા છીએ અમે તે સ્થાન અને અમુક અંશે લિકેજ ના જથ્થાત્મક વોલ્યુમને ઓળખવામાં સામર્થ બનીશું ઠીક બરાબર તેથી પ્રોફેસર તિવારી તમારી પાસે અહીં એક અદભૂત સુવિધા છે જેથી સ્કાડા આધારિત સિસ્ટમો દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને તેથી જળ વિતરણ દેખરેખ માટે સ્કાડા આધારિત સિસ્ટમનો ઉપયોગ કરવાનો આ એક ઉદાહરણ છે અને આ એક ખાનગી પેઢી દ્વારા વિકસાવવામાં આવ્યું છે કે તમે થોડું શું કહી શકો છો આના વિશે તે ખરેખર પીએલસી સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ ચેન્નાઈ સ્થિત કંપની છે તેથી તેઓએ આનું સ્થાપન કર્યું છે અને જ્યાં સુધી મને ખબર છે કે તે રાષ્ટ્રમાં આ પહેલી સુવિધા છે જ્યાં આપણે પ્રયોગશાળા ધોરણ પર મૂળભૂત રીતે નિયંત્રણનું નિરીક્ષણ કરી શકીએ છીએ અને જળ વિતરણ નેટવર્કને ચલાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ ઠીક છે અને તેથી મૂળભૂત રીતે આ પ્રકારની સ્થાપનની સહાયથી તમે વાસ્તવિક ક્ષેત્રના વાસ્તવિક વાતાવરણમાં પાણી વિતરણના વર્તનનું અનુકરણ કરી શકો છો ચોક્કસએકદમ તેથી આ તે તફાવતો છે જેમાંથી કોઈ ચોક્કસ સંદર્ભમાં પસાર થઈ શકો છો અને જો તમને સ્કાડા પી પ્રક્રિયા નિયંત્રણ વગેરે વિશે જાણવાની ઇચ્છા હોય તો આમાં આ કેટલાક સંદર્ભો છે આ એવા કેટલાક છે જેમાંથી પસાર થવા માટે હું તમને પ્રોત્સાહિત કરું છું આ સાથે આપણે આ વિશેષ વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ